સ્થિત વિદ્યુતસ્થિતિમાન તરીકે વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં જોયું હતું કે આ સ્થિતિમાનના ગ્રેડીયેંટ તરીકે આપણે કોઈપણ બિંદુએ E લખી શકીએ છીએ જ્યાં V ની ગણતરી આપણે આ લેક્ચરમાં કરીશું પરંતુ તે પહેલાં આપણે સમજીએ કે આ ગ્રેડીયેંટ ઓપરેટરનો અર્થ શું છે ગ્રેડીયેંટને હવે આપણે નીચે પ્રમાણે લખીએ E Vr Vr જ્યાં Vrની ગણતરી આપણે આ લેક્ચરમાં કરીશું x∂xy∂yz∂z તેથી આ ઓપરેટર ને ત્રણ સ્વરૂપોમાં ઉપયોગમાં લઈએ છીએ તેનો ઉપયોગ E ના ડાઇવર્ઝનની ગણતરી કરવા માટે કર્યો છે ઉપરાંત તેનો ઉપયોગ E ની curl ની ગણતરી કરવા માટે કર્યો છે E E અને હવે તેનો ઉપયોગ અદિશ ક્ષેત્ર ના ગ્રેડીયેંટની ગણતરી માટે Vrકરવાનો છે ગ્રેડીયેંટનો અર્થ સમજીએ જે E અને V કેવી રીતે સંબંધિત છે તે અંગે આપણને વિશેષ માહિતી આપશે જુઓ છો કે ગ્રેડીયેંટની વ્યાખ્યા ગણતરી દ્વારા કરવામાં આવી છે માની લો કે ત્યાં કોઈ સ્કેલર ફીલ્ડ છે હવે હું આને r Trથી દર્શાવું તે માટે પોટેન્શિયલ હોવું જરૂરી નથી પરંતુ હું rતરીકે તેને લખીશ અથવા તે ઓરડામાં તાપમાનનું વિતરણ છે તેમ દર્શાવીશ આપણે જોયું કે જો હું બે બિંદુઓ લઉં છું અને તફાવતની ગણતરી કરું તો ચાલો કહીએ કે આ 2 છે આ 1 છે T2 T1∂T∂xx∂T∂yy∂T∂zzT l તેથી ગ્રેડીયેંટ એક બિંદુથી નજીકના બિંદુએ જવાના સ્કેલર ક્ષેત્ર માં ફેરફાર સાથે સંબંધિત છે એક પરિમાણ માં ∂T∂xx એ એક ફેરફાર છે તે યાદ રાખો આ તેની ત્રણ પરિમાણ સાથે સંકળાયેલ સામ્યતા છે આપણે સમજીએ કે આપણે આને કેવી રીતે માનસિક કલ્પના ચિત્ર ઉભી કરી શકીએ તો માની લો કે હું અચળ તાપમાનની સપાટી લઉં છું ચાલો જોઈએ તેનો અર્થ શું છે ધારો કે હું એક બોક્સ લઇશ અને બધી સપાટી પર એક જ તાપમાન રાખીશ T 100 ડિગ્રી તાપમાન રાખીશું અથવા હવે આપણે અચળ સ્થિતિમાન સપાટીઓ પણ જોઈએ માની લો કે હું ધાતુની પ્લેટ ભૂમિતિ લઉં છું અને તેને બેટરી સાથે જોડું છું બેટરીનો બીજો છેડો ગ્રાઉન્ડ કરેલો છે બીજી બાજુ બધી જ જગ્યાએ સ્થિતિમાન V અથવા EMFની સમાન છે આમ તે પણ અચળ સ્થિતિમાનવાળી સપાટી છે પછી V નો ગ્રેડીયેંટ અથવા T નો ગ્રેડીયેંટ તાપમાન અથવા સ્થિતિમાન સપાટીના કાટખૂણે હશે V T અચળ તાપમાન કે સ્થિતિમાન આપણે તે કેવી રીતે કરીશું તે જોઈએ તે સમજવા માટે ચાલો આપણે આ અચળ સ્થિતિમાનવાળી સપાટી બનાવીએ પછી હું જાણું છું કે બિંદુ 1 થી બિંદુ 2 પર જવાથી સ્થિતિમાનમાં ફેરફાર VV l જો આપણે અચળ સ્થિતિમાનવાળી સપાટી પર આગળ વધીએ તો V0 આમ જ્યારે V0 તો પછી VV l0 ∴Vlcosθ0 એટલે કે cosθ0 અથવા θ90o જો તમે અચળ સ્થિતિમાનવાળી સપાટી સાથે આગળ વધતા હો તો હંમેશા 0 એનો અર્થ એ કે VV l જ્યારે V0 તેથી VV l0 ∴Vlcosθ0 એટલે કે cosθ0 અથવા θ90o V0 l0 એનો અર્થ એ કે ગ્રેડીયેંટ એ અચળ સ્થિતિમાનવાળી સપાટીને કાટખૂણે છે પરંતુ આપણને તેની દિશા વિશે ચોક્કસ જાણકારી નથી એટલે કે ખાત્રી નથી તે વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ કે ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ જાય છે તે વિશે આપણે સ્પષ્ટ નથી આ બાબતને જાણવી ખૂબ જ સરળ છે જો cosθ1 અથવા 0 તો V l0 આનો અર્થ છે કે આપણે નીચા થી ઊંચા સ્થિતિમાન તરફ આગળ વધી રહ્યા છીએ તેથી cosθ1 અથવા 0 પોઝિટિવ તેથી તેનો અર્થ એ કે cosθ પોઝિટિવ છે હું નીચા થી ઊંચા સ્થિતિમાન તરફ આગળ વધી રહ્યો છું V l0 હોય તો નીચા થી ઉચ્ચ સ્થિતિમાન તરફ આગળ જવું તેવું સૂચન કરશે તેનો અર્થ એ કે V ની દિશા નીચા થી ઉચ્ચ સ્થિતિમાન તરફ છે આનો અર્થ શું થશે માની લો કે મારી પાસે બે અચળ સ્થિતિમાન સપાટી છે એક આ છે બીજી આ છે આ V2 છે આ V1 છે અને કહીએ કે V2 V1 તો પછીઆ દરેક બિંદુએ આને લંબરૂપ હશે અને દરેક જગ્યાએ ઉચ્ચ સ્થિતિમાન તરફ નિર્દેશ કરશે હવે યાદ રાખો કે E Vઅને એનો અર્થ એ છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉચ્ચ સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હશે ઇલેક્ટ્રિક ફીલ્ડ બરાબર બીજી તરફ નિર્દેશ કરશે તેથી ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉચ્ચ સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ નિર્દેશ કરશે તેથી તમે ગ્રેડીયેંટ અને અચળ સ્થિતિમાનવાળી સપાટીઓ વચ્ચેના સંબંધને સમજી ગયા છો ગ્રેડીયેંટ એ અચળ સ્થિતિમાન સપાટીઓ સાથે સંબંધિત છે હકીકતમાં તે આ માટે લંબરૂપ છે અને ઇલેક્ટ્રિક ફીલ્ડ નીચા થી ઉચ્ચ સ્થિતિમાનવાળી દિશા તરફ નિર્દેશ કરે છે ગ્રેડીયેંટ નેગેટીવ હોવાને કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉચ્ચ સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ નિર્દેશ કરશે આગળ તમે હમણાં જ જોયું કે આપણે સ્થિતિમાનને કેમ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કારણ કે E0 સૂચન કરે છે કે E V જો હું આ બંનેને જોડું છું તો આનો અર્થ કર્લ છે V0 આ એક ગાણિતિક ગુણધર્મ છે તે જોવાનું ખૂબ જ સરળ છે તેથી આપણે ફક્ત ભૌતિક સિદ્ધાંતો થી દલીલ કરી છે પરંતુ હવે આપણે જોઈએ x∂xy∂yz∂z×x∂V∂xy∂V∂yz∂V∂z x ક્રોસ x 0 હું ફક્ત z ઘટક શોધી રહ્યો છું તેથી x ક્રોસ z મને y આપે છે y ક્રોસ x મને z આપે છે હવે માત્ર z ઘટકને ધ્યાને લઈએ તો z componentz2V∂x∂y 2V∂x∂y0 તેથી આપણે નોંધી શકીએ કેE0 સૂચન કરે છે કે E V V0 તે બધા એકબીજા સાથે સંબંધિત છે આગળ આપણે જે કરવાનું છે તે જોઈએ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન માટે સ્થિતિમાન માટે ગણતરી કરો અથવા તે માટેનું જરૂરી સૂત્ર જણાવો જેમ કે સ્થિતિમાન માટે ઇલેક્ટ્રિક ક્ષેત્રના સમીકરણો મેળવો આપણે આવું કરવા માંગીએ છીએ કારણ કે તમે કદાચ નોંધ્યું હશે કે E એ સદિશ રાશિ છે તેથી જ્યારે પણ હું E ની ગણતરી કરું તો મારે ત્રણ રાશિઓની ગણતરી કરવી પડશે બીજી બાજુ હું હવે સ્થિતિમાનની ગણતરી કરું છું અહીં જે ઇલેક્ટ્રિક ક્ષેત્રની ગણતરી કરવામાં આવે છે તે એક અદિશ રાશિ છે જે સરળ છે કારણ કે હું ફક્ત અદિશ રાશિના ગ્રેડીયેંટને લઈ શકું છું અને તેના પરથી ઇલેક્ટ્રિક ક્ષેત્ર પ્રાપ્ત કરી શકું છું જે નીચે મુજબ કહી શકાય E Vr તો આ બે વસ્તુઓ વિશે આગામી લેક્ચરમાં ચર્ચા કરીશું